નમસ્તે ત્યાં વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્તા છે અને મારા સંપર્કો અહીં આપવામાં આવ્યા છે જેથી એકવાર તમે આ સત્રમાંથી પસાર થયા પછી તમે સ્લાઇડ્સમાં જોશો તો તમે મને એક નવો પ્રતિસાદ મોકલી શકો છો અને હું તેમને જવાબ આપીને ખુશ થઈશ તો આ પાઠ નંબર 19 છે જે સર્વિસ પ્રક્રિયા ડિઝાઇન ભાગ 1 છે તેથી અમે સર્વિસ ની બ્લુપ્રિન્ટ વિકસાવવાનું જોઈશું હવે તમે પ્રશંસા કરશો કે અમે સર્વિસ પ્રક્રિયાને યોગ્ય રીતે ડિઝાઇન કરવી જોઈએ જેથી અમારી કંપની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ આપી શકે સર્વિસ બ્લુપ્રિન્ટ તરીકે ઓળખાતી સર્વિસ પહોંચાડવાની યોજના તૈયાર થવી જોઈએ જેથી તમામ પક્ષો સ્પષ્ટ રીતે સમજી શકે કે સર્વિસ તેના ગ્રાહકોને કેવી રીતે પહોંચાડવી છે જ્યારે સર્વિસ બ્લુપ્રિન્ટ સર્વિસ પ્રક્રિયાની શારીરિક યોજના છે ત્યારે સર્વિસ ડિલિવરીની પ્રક્રિયા દરમિયાન આપણે વિવિધ બિંદુઓ પર ગ્રાહકોની અપેક્ષાઓ પણ સમજવી પડશે તમને યાદ હશે કે અમારી સર્વિસ ત્યારે જ ઉચ્ચ ગુણવત્તાની માનવામાં આવશે જ્યારે તે સર્વિસ ખરીદનારા અમારા ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરે સર્વિસ બ્લુપ્રિન્ટ કર્મચારી ગ્રાહકો અને સહયોગીઓએ ભજવવાની ભૂમિકાઓનો સંકેત આપે છે જેથી ગ્રાહકોને સર્વિસ નો લાભ અને તેના પરિણામો મળી શકે આ મુદ્દાઓની આ પાઠમાં ચર્ચા કરવામાં આવી છે 1984 માં G Lynn Shostack એ સર્વિસ બ્લુપ્રિન્ટ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેનો અર્થ સર્વિસ પ્રક્રિયાના દ્રશ્ય આકૃતિને એક પછી બીજી અને પછી ત્રીજી એમ ક્રિયાઓના સંદર્ભમાં કરવામાં આવે છે જે ગ્રાહક સર્વિસ મેળવવા માટે અપેક્ષિત હશે રેસ્ટોરન્ટની સર્વિસ બ્લુપ્રિન્ટ આ સત્રમાં પાછળથી આકૃતિમાં દર્શાવવામાં આવી છે અમે જોઈ શકીએ છીએ કે દરેક ગ્રાહક ક્રિયા ભૌતિક સ્થાન પર થશે જે સર્વિસસ્કેપનો ભાગ છે તે મહત્વનું છે કે સર્વિસસ્કેપનો દરેક ભાગ ગ્રાહકની બ્રાન્ડની અપેક્ષિત છાપ આપે છે કારણ કે ગ્રાહક સર્વિસ ના આ ભૌતિક સંકેતોનું નિરીક્ષણ કરશે દાખલા તરીકે પ્રવેશદ્વાર પર એક ક્રેકી દરવાજો એક ખરાબ જાળવેલ સર્વિસ નો સરંજામ દર્શાવે છે અને ગંદા મેનુ કાર્ડ ગ્રાહકના મનમાં રેસ્ટોરન્ટમાં જાળવવામાં આવતી સ્વચ્છતાના સ્તર વિશે શંકા પેદા કરે છે બીજી બાજુ એક હળવું તાજું કરતું સંગીત થાકેલા અને ભૂખ્યા ગ્રાહકને આરામ આપવા માટે મદદ કરી શકે છે જ્યારે તે બેઠા બેઠા રેસ્ટોરન્ટમાં ભોજન પીરસવાની રાહ જોઈ રહ્યો હોય ગ્રાહક સર્વિસ કર્મચારીઓ સાથે વાતચીત કરશે જેને સ્ટેજ પર બોલાવવામાં આવે છે કારણ કે આ સંપર્ક કર્મચારીઓ તેમની સાથે વાતચીત કરતી વખતે અને સર્વિસ કરતી વખતે ગ્રાહકને દેખાશે તમે નોંધ કરી શકો છો કે ઓન સ્ટેજ સંપર્ક કર્મચારીઓ ક્રિયાપ્રતિક્રિયાની લાઇનમાં ઘણા બિંદુઓ પર ગ્રાહક સાથે સંપર્ક કરે છે આ બિંદુઓને સત્યની ક્ષણોની સચિત્ર રજૂઆત તરીકે ગણી શકાય જાન કાર્લઝોન દ્વારા 1980 માં રચાયેલ શબ્દ એ ક્ષણોને સૂચવવા માટે જ્યારે સર્વિસ કર્મચારીઓ સંપર્ક કરે છે અને સર્વિસ નો એક ભાગ ગ્રાહકને પહોંચાડે છે આ દરેક મુદ્દાઓ પર સંપર્ક કર્મચારીઓએ ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ અને તેને અથવા તેણીને સંતોષવી જોઈએ જો તેઓ તે બિંદુઓ પર ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોય તો ગ્રાહક અસંતુષ્ટ થશે જો કે સંપર્ક કર્મચારીઓ આ બિંદુઓ પર ગ્રાહકની સુષુપ્ત જરૂરિયાતો શોધી કાઢવા અને તેનો એક ભાગ પહોંચાડવામાં સક્ષમ હશે તો ગ્રાહક આનંદિત થશે ગ્રાહક દ્વારા અપેક્ષિત ન હોય તેવી સર્વિસ છે જેમ ગ્રાહકો સર્વિસ કર્મચારીઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરશે તે જ રીતે તેઓ સર્વિસસ્કેપમાં તત્વો સાથે પણ જાણે કે અજાણતા સંપર્ક કરશે તેમને સત્યની આ ક્ષણોનો પણ સુખદ અનુભવ હોવો જોઈએ એટલા માટે સર્વિસસ્કેપના તત્વોની રચના પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે કારણ કે આ તત્વો ગ્રાહકોને ચોક્કસ સર્વિસસ્કેપમાં અનુભવની ગુણવત્તા નક્કી કરશે ઓન સ્ટેજ સંપર્ક કર્મચારીઓને બેક સ્ટેજ સંપર્ક કર્મચારીઓનો ટેકો મળશે જે ગ્રાહકોને દેખાશે નહીં તેમ છતાં તેઓ ફોન ઇન્ટરનેટ વગેરે પર ગ્રાહકને સર્વિસ આપી શકે છે આથી બેકસ્ટેજ સંપર્ક કર્મચારીઓ દૃશ્યતાની વર્ચ્યુઅલ લાઇન દ્વારા ગ્રાહકોથી અલગ પડે છે સર્વિસ કર્મચારીઓને ઘણી વખત કમ્પ્યુટર દ્વારા સંચાલિત વિવિધ સપોર્ટ પ્રક્રિયાઓ દ્વારા વધુ ટેકો મળી શકે છે ઘણી વખત ગ્રાહકો તેમની સર્વિસ ના ભાગરૂપે માહિતી મેળવવા માટે કમ્પ્યુટર ટચ સ્ક્રીન જેવી સપોર્ટ પ્રક્રિયાના આગળના છેડા સાથે સંપર્ક કરે છે તો આ તે છે જે હું તમારી સાથે સર્વિસ બ્લુપ્રિન્ટ વિશે વાત કરી રહ્યો હતો અહીં તમે રેસ્ટોરન્ટ સર્વિસની બ્લુ પ્રિન્ટ જુઓ છો તો આમાં તમે જોયું કે ગ્રાહક જે રાજા છે તો ગ્રાહકની ક્રિયાઓ શું છે તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો તે રેસ્ટોરન્ટમાં બેઠો છે તે ખોરાકનો ઓર્ડર આપે છે તે ખોરાકની રાહ જુએ છે તે ખોરાક ખાય છે તે હાથ ધોઈ નાખે છે તેને બિલ મળે છે તે ચૂકવે છે અને તે નીકળી જાય છે તો આ આ 8 કાર્યો છે જે ગ્રાહક કરે છે 8 ક્રિયાઓ જે ગ્રાહક કરે છે હવે આ ગ્રાહક વાસ્તવમાં આ દરેક ક્રિયાઓ માટે ગ્રાહક સર્વિસ સપ્લાયર્સ તરફથી ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે તેથી સર્વિસ સપ્લાયર રેસ્ટોરન્ટમાં પહોંચેલી વ્યક્તિને શુભેચ્છા આપવા અને તેને ટેબલ સૂચવવા માટે કોઈને સમર્પિત કરશે પછી તેણે વ્યક્તિને બેઠા પછી પાણી અને મેનુ આપવું જોઈએ પછી તે ઓર્ડર લે છે ત્યારે ગ્રાહક ખોરાકનો ઓર્ડર આપે છે ઓર્ડર લીધા પછી તે દૃશ્યતાની રેખા પાર કરે છે અને બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિને ઓર્ડર આપે છે પછી આધાર પ્રક્રિયાઓ બેકસ્ટેજ સંપર્ક કર્મચારીઓ પાસેથી ઓર્ડર લે છે અને ખોરાક તૈયાર કરે છે પછી આ ખોરાક આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની રેખામાં અને દૃશ્યતાની રેખામાં પહોંચાડવામાં આવે છે અને ખોરાક પીરસવામાં આવે છે તેથી અહીં અમે 3 લાઇનો વિશે વાત કરી છે એક ગ્રાહક અને સપોર્ટ વ્યક્તિગત અથવા સ્ટેજ સંપર્ક વ્યક્તિ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાની લાઇન છે પછી અમારી પાસે દૃશ્યતાની રેખા છે જેની બહાર ગ્રાહકને કશું દેખાતું નથી તેથી તે ઓર્ડર આપે છે અને બેકસ્ટેજ કોન્ટેક્ટ વ્યક્તિ ઓર્ડર લે છે અને પછી ખોરાક બનાવનાર રસોઈયાને આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની લાઇન પર પ્રક્રિયા કરે છે પછી તમે જોશો કે તે રાહ જુએ છે અને પછી તે ખોરાક આપે છે જે તેને પીરસવામાં આવે છે ફરીથી ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ અને ગ્રાહક વચ્ચે સંપર્ક થાય છે પછી ગ્રાહક ધોઈ નાખે છે અને તે સંપર્ક વ્યક્તિ દ્વારા બિલ મેળવે છે સંપર્ક વ્યક્તિ બદલામાં તૈયાર બિલ સપોર્ટ પ્રક્રિયા દ્વારા બિલ મેળવે છે પછી તે ગ્રાહકને ચૂકવણી કરે છે અને એક વ્યવહાર છે જે ઓન સ્ટેજ સંપર્કની મદદથી કરવામાં આવે છે વ્યક્તિ અને ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ ગ્રાહકનો આભાર માને છે પછી ગ્રાહક રેસ્ટોરન્ટ પરિસરમાંથી નીકળી જાય છે હવે જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટમાં આવે છે તે પ્રવેશ દરવાજા તરફ જુએ છે પછી પાછળથી તે રેસ્ટોરન્ટનો આંતરિક ભાગ જુએ છે પછી તે ટેબલ ટોપ અને મેનુ જુએ છે તે ખોરાક ખાતી વખતે આંતરિક વાતાવરણ ખોરાક અને કટલરી જુએ છે ધોતી વખતે ધોવાનો વિસ્તાર તે પ્રાપ્ત કર્યા પછી પોતે જ બિલ ચલણ જે તે ચૂકવ્યા પછી તેને પરત કરે છે અને છોડતી વખતે બહાર નીકળવાનો દરવાજો તેથી અમે જુઓ કે આ ગ્રાહક અને ભૌતિક પૂરાવાના અથવા વાતાવરણની ભાગો વચ્ચે દ્રશ્ય ક્રિયાપ્રતિક્રિયા ની રેખા છે પછી ગ્રાહક ક્રિયા અને ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાની એક રેખા છે હવે આપણે જોઈએ છીએ કે ક્રિયાપ્રતિક્રિયાની લાઇન પર ગ્રાહક અને સંપર્ક વ્યક્તિ વચ્ચે આ ક્રિયાપ્રતિક્રિયા એક ક્રોસ છે તેથી આ ક્રોસ પર કાળો બિંદુ છે જેને સત્યની ક્ષણો કહેવામાં આવે છે તેથી સત્યની આ ક્ષણે જ્યાં ગ્રાહક સર્વિસ કર્મચારીઓ સાથે વાતચીત કરે છે સત્યની આ ક્ષણે સર્વિસ કર્મચારીઓએ ગ્રાહકને સંતોષવા અથવા તો ખુશ કરવા પડે છે તેથી સત્યની આવી ઘણી ક્ષણો છે જ્યાં ગ્રાહક જુદા જુદા સમયે સર્વિસ કર્મચારીઓ સાથે સંપર્ક કરે છે અને ક્રિયાપ્રતિક્રિયાની રેખા પર સત્યની દરેક ક્ષણ પર એક કાળો બિંદુ છે જે દર્શાવે છે કે આ સત્યની ક્ષણ છે તેથી જ્યારે સર્વિસ પ્રદાતા ખોરાક આપે છે અને ગ્રાહક ખોરાક ખાય છે ત્યારે ફરીથી સત્યનો ક્ષણ આવે છે તેથી સત્યની આ ક્ષણે ગ્રાહક અને સર્વિસ પ્રદાતા વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા થાય છે અને આ ક્રિયાપ્રતિક્રિયાઓ એવી હોવી જોઈએ કે ગ્રાહક સર્વિસ પૂરી પાડનાર ગ્રાહકને જે રીતે સર્વિસ પૂરી પાડે છે તેનાથી સંતોષ કે આનંદ થાય તેથી સત્યની આ ક્ષણો ક્રિયાપ્રતિક્રિયાની લાઇનમાં અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સર્વિસ ગ્રાહક અને સર્વિસ પ્રદાતા વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા તરીકે વિતરિત કરવામાં આવે છે આગળ આપણે દ્રશ્ય ક્રિયાપ્રતિક્રિયાની રેખા જોઈએ છીએ અહીં ગ્રાહક ખરેખર ભૌતિક પુરાવાના તત્વો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને તે તે તત્વોને જુએ છે જે ભૌતિક પુરાવાના ભાગરૂપે છે અને કેટલીકવાર તેમની સાથે સંપર્ક પણ કરે છે ઉદાહરણ તરીકે ગ્રાહક તેના હાથ અને મોં ધોવા જાય છે તે ધોવાના વિસ્તાર સાથે સંપર્ક કરે છે તે ધોવાનું ક્ષેત્ર જુએ છે જો તે જગ્યા સ્વછ છે તો કોઈ વાંધો નથી પણ જો તે સ્વછ નથી તો ગ્રાહકો અસંતોષ અનુભવશે તો ફરીથી તમે જોયું કે દ્રશ્ય ક્રિયાપ્રતિક્રિયાની રેખા અને ગ્રાહક અને તત્વ વચ્ચેના ભૌતિક પુરાવા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા છે તેથી આ બિંદુઓ પણ સત્યની ક્ષણો છે જે ગ્રાહક અને ભૌતિક પુરાવા વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાના બિંદુઓ છે તેથી સત્યની આ દરેક ક્ષણોમાં ગ્રાહક ભૌતિક પુરાવાના તત્વથી સંતુષ્ટ હોવો જોઈએ કે જે તે સામે આવ્યો છે અથવા તે ભૌતિક પુરાવા સાથેના તત્વોથી ખુશ થઈ શકે છે જેની સાથે તે સંપર્ક કરે છે પછી અલબત્ત અમારી પાસે દૃશ્યતાની રેખા છે જેની બહાર ગ્રાહક જોઈ શકતો નથી પરંતુ દૃશ્યતાની આ લાઇન પર દૃશ્યતાની આ લાઇન ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિ સાથે સંપર્ક કરે છે હવે જ્યારે તે ક્રિયાપ્રતિક્રિયા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યો છે તે એક સુખદ ક્રિયાપ્રતિક્રિયા છે ત્યારે ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ પણ ખુશ વલણ ધરાવે છે તે સુખદ વલણ ધરાવે છે જેની સાથે તે સત્યની ક્ષણે ગ્રાહક સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે પછી અમારી પાસે સપોર્ટ પ્રક્રિયાઓ અને બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિ વચ્ચે આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની રેખા છે તેથી સપોર્ટ પ્રક્રિયાઓ પણ ખૂબ સરસ અથવા સારી રીતે ચાલતી હોવી જોઈએ જેથી બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિ સપોર્ટ પ્રક્રિયા વિશે ખુશ થાય તે ખાસ કરીને બેકસ્ટેજ સપોર્ટ પ્રક્રિયાને ખોરાક તૈયાર કરવા માટે કહી શકે છે અને સપોર્ટ પ્રક્રિયામાંથી ખોરાક મેળવીને તે ખુશ છે અને પછી તે ખુશીથી ગ્રાહકને ભોજન આપે છે અને અંતે ગ્રાહકને સંતોષ આપે છે અથવા ગ્રાહકને સત્યની આ ક્ષણે આનંદિત કરે છે તેથી આ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને આપણે માત્ર સમજી શકતા નથી કે ગ્રાહક કયા પ્રકારનાં પગલાં લેવા જઈ રહ્યો છે ગ્રાહક કઈ ક્રિયાઓ કરવા જઈ રહ્યો છે અને અમે ભૌતિક પુરાવાઓ પણ ડિઝાઇન કરી શકીએ છીએ કે જેની સાથે ગ્રાહક મોટેભાગે દૃષ્ટિથી સંપર્કમાં આવે છે પરંતુ કેટલીકવાર તે બિલ ચલણ બહાર નીકળવાના દરવાજા સાથે ધોવાના વિસ્તાર સાથે પણ સંપર્કમાં આવે છે તેથી આ નિશ્ચિતપણે થવું જોઈએ તેનો અર્થ એ છે કે ભૌતિક પુરાવા નિર્દોષ હોવા જોઈએ આગળ આપણે કોફી કાફેમાં સર્વિસ બ્લુપ્રિન્ટનું બીજું ઉદાહરણ જોઈએ છીએ તેથી અહીં ફરી આપણે સમજીએ છીએ કે ગ્રાહક પરિસરમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને તેથી ગ્રાહક આવે છે તે વાહન પાર્ક કરે છે તે રેસ્ટોરન્ટમાં પહોંચે છે તે બેસે છે તે મેનુ વાંચે છે તે રાહ જુએ છે અને કંઈક આવું જુએ છે ફરીથી ક્રિયાપ્રતિક્રિયાની રેખા અને ગ્રાહક ક્રિયા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા વચ્ચેના દરેક ક્રોસ વિભાગમાં છે અને ઓન સ્ટેજ સંપર્ક જે સત્યની ક્ષણો છે તો ફરી તમે અહીં જુઓ કે સત્યની 8 ક્ષણો છે જ્યારે સર્વિસ પ્રોવાઇડરે વાતચીત કરી અને આવનાર ગ્રાહકને ખુશ કરવા અથવા સંતોષવા ગ્રાહક ફરીથી ભૌતિક પુરાવાઓ સાથે સંપર્ક કરે છે જેમ કે પાર્કિંગ પ્રવેશદ્વાર આંતરિક ડિઝાઇન વગેરે વગેરે પછી તે કાં તો સંતુષ્ટ હોવો જોઈએ અથવા તેને આશ્ચર્ય અને આનંદ થવો જોઈએ ભૌતિક પુરાવાઓ દ્વારા વાતાવરણ દ્વારા ભૌતિક પુરાવાના તત્વો જે ત્યાં છે અને તેણે તેના વિશે ખુશ થવું જોઈએ પછી અમારી પાસે દૃશ્યતાની રેખા પણ છે તેથી ગ્રાહક દૃશ્યતાની રેખાથી આગળ કશું જોઈ શકતો નથી અને પછી આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની રેખા છે અને ત્યાં સહાયક પ્રક્રિયાઓ છે જેની સાથે બિલ ઉત્પન્ન થાય છે વગેરે તેથી આ એક સર્વિસ બ્લુપ્રિન્ટ છે કોફી કેફે અને આ સર્વિસ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને ગ્રાહક માટે શું મહત્વનું છે અને ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ સાથે અને ભૌતિક પુરાવા સાથે કેવા પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ હોવી જોઈએ તે સમજે છે જેથી ગ્રાહક સંતુષ્ટ થાય ત્યાં સુધી હું કહીશ એ જ રીતે આપણે દર્દીના નિવાસ માંથી લોહી સંગ્રહ સર્વિસ માટે સર્વિસ બ્લ્યુપ્રિન્ટ હોય છે ફરીથી ગ્રાહક તે વ્યક્તિ છે જે અમુક પ્રકારના નિદાન માટે લોહી પૂરું પાડે છે તેથી તે ડાયગ્નોસ્ટિક સેન્ટરને ટેલિફોન કરે છે તેને સેમ્પલ કલેક્ટર મળે છે તે બ્લડ સેમ્પલ આપે છે રિપોર્ટ કલેક્શનની તારીખ અને સમય પૂછે છે અને તે ચુકવણી કરે છે અને ત્યાં ભૌતિક પુરાવા છે જે આ કિસ્સામાં ગ્રાહક નિવાસી છે અને સ્ટેજ સંપર્કનો દેખાવ પણ છે અને પછી ક્રિયાપ્રતિક્રિયાના આ મુદ્દાઓ પણ મહત્વપૂર્ણ છે પછી એક ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ છે જે કોલ પ્રાપ્ત કરે છે અને સમય અને સરનામું નોંધે છે તે લોહીનો નમૂનો લે છે તે સંગ્રહની તારીખ અને સમય વિશે વિગતો આપે છે અને તે ચુકવણી મેળવે છે અને ચુકવણી વિશેની રસીદ આપે છે પછી દૃશ્યતાની રેખા છે જેની બહાર ગ્રાહક જોઈ શકતો નથી અને તે બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિ છે જે નમૂના કલેક્ટરને સંદેશ મોકલે છે અને પછી ત્યાં આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની આંતરિક લાઇન છે અને ત્યાં ઘણી સપોર્ટ પ્રક્રિયાઓ છે ખાસ કરીને કમ્પ્યુટર્સ જે સ્ટેજ પર સંપર્ક કરનાર વ્યક્તિને ગ્રાહકની સર્વિસ કરવામાં મદદ કરે છે તેથી આ સર્વિસ બ્લુપ્રિન્ટના ઉદાહરણો છે જેનો ઉપયોગ માત્ર માર્કેટિંગ ક્ષેત્રમાં જ થતો નથી પરંતુ તેનો ઉપયોગ ઓપરેશન્સને સમજવા અને રેસ્ટોરન્ટ જેવી ચોક્કસ સુવિધાના સંચાલન માટે અથવા દર્દીના રહેવાસી વગેરે માટે પણ થઈ શકે છે એકવાર સર્વિસ ની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જાય પછી સત્યની ક્ષણોની રચનાની દ્રષ્ટિએ સર્વિસ ને વધુ વિકસિત કરવી પડે છે આ માટે આપણે સત્યની દરેક ક્ષણે ગ્રાહકોની અપેક્ષાઓ જાણવાની જરૂર પડશે આ ઉપરાંત સર્વિસ પ્રદાતા અને ગ્રાહક સહિત સર્વિસ ડિલિવરીમાં વિવિધ કલાકારોની ભૂમિકાઓ સર્વિસ સ્ક્રિપ્ટના રૂપમાં વિગતવાર લખી શકાય છે જે કર્મચારીઓ અને અન્ય લોકોએ ગ્રાહકોને સર્વિસ યોગ્ય રીતે પહોંચાડવા માટે શીખવું જોઈએ આ પાસાની ચર્ચા આગામી પાઠમાં કરવામાં આવી છે જોવા માટે આભાર મને આશા છે કે તે મદદ કરશે